તેથી અત્યારે અમે આઈઆઈટી ખડગપુરના મિકેનિકલ એન્જિનિયરિંગ વિભાગની ફ્રિકશન સ્ટિર વેલ્ડિંગ ફેસીલીટી માં છીએ તેથી મારી સાથે અહીં આ ખાસ પ્રયોગશાળાને ચલાવનાર પ્રોફેસર એસ તેથી અહીં ખરેખર અમે જે કરવા માગીએ છીએ તે એ છે કે તમને સાયબર ફિજિકલ સિસ્ટમો સાયબર ફિજિકલ સિસ્ટમોની વિભાવના અને તેમના માંટે IIoT ને બતાવવાનો છે તેથીઆપણે અગાઉના લેકચરમાં જોયું છે કે આ ઉદ્યોગ 4 0 વિભાવનાના વિકાસમાં મુખ્ય ફાળો આપનાર છે તેથી મારી સાથે પ્રોફેસર એસ પાલ છે કે જેઓ આ પ્રકારની ફ્રિકશન સ્ટિર વેલ્ડિંગ ફેસીલીટી કેવી રીતે સાઇબર ફિજિકલ સિસ્ટમ પર અસર કરે છે તે સમજાવવા જઇ રહ્યા છે તેથી ફક્ત તમે સાયબર ફિજિકલ સિસ્ટમ કેવી રીતે કાર્ય કરે છે તેને ફરીથી એકવાર જોઈ લઈએ તેથી આપણી પાસે ભૌતિક સિસ્ટમ છે જેનો અર્થ છે મશીન કે જે ખરેખર કામ કરે છે અને સાયબર ઘટક તેથી એકસાથે કામ કરે છે તેથી અમારી પાસે જુદા જુદા સેન્સર છે જે આ ખાસ મશીન થી સજ્જ છે કે જેને અમે તમને હવે બતાવવા માટે જઇ રહ્યા છીએ અને પછી આ સેન્સર ઘણાં બધા ડેટાને એકત્રિત કરે છે અને તેના આધારે ત્યાં અમુક અધ્યયન કરવામાં આવે છે અને પરિણામે કેટલાક પ્રકારનું નિયંત્રણ પણ કરવામાં આવે છે તેથી અમારી પાસે સેન્સિંગ કમ્પોનન્ટ કમ્પ્યુટિંગ કમ્પોનન્ટ અને કન્ટુર કમ્પોનેન્ટ આ બધા એકસાથે કામ કરે છે તેથી આ સાયબર ફિઝિકલ સિસ્ટમ છે અને આ ફ્રિકશન સ્ટિર વેલ્ડિંગ મશીન આ ચોક્કસ સિસ્ટમનું એક સારું ઉદાહરણ છે તેથી આ ઉદ્યોગ 4 0 વિકાસમાં યોગદાન આપનારાઓ છે તેથી પ્રોફેસર પાલ શું તમે કૃપા કરીને અહીં સમજાવશો કે આ ફ્રિકશન સ્ટિર વેલ્ડિંગ પ્રક્રિયા કેવી રીતે કાર્ય કરે છે હા આભાર આભાર પ્રોફેસર મિશ્રા તેથી ફ્રિકશન સ્ટિર વેલ્ડિંગ એ એક નક્કર અવસ્થાને જોડાવાની પ્રક્રિયા છે તેથી તેનો અર્થ છે કે તે સૌથી અદ્યતન છે તમે જોડાવાની તકનીકને જાણો છો અને તમે જાણો છો કે તે આ ફ્યુઝન વેલ્ડીંગ પ્રક્રિયાથી તદ્દન અલગ છે કારણ કે ફ્યુઝન વેલ્ડીંગના કિસ્સામાં અમે સામગ્રી ઓગાળીએ છીએ અને તે પછી તે તમને મળે ત્યારે સંયુક્ત અને બધાને નક્કર બનાવશે તેથી હું ઝડપથી સમજાવું છું એટલે કે તેના માટે શું પ્રક્રિયા હોય છે તે સમજાવું છું vlcsnap 2019 04 26 23h32m57s284 તેથી જો તમે ઇચ્છો તો ચાલો એક ઉદાહરણ લઈએ જો આ બે પ્લેટો જોડાઈ ગઈ છે તેથી તેઓ એક આર્ક વેલ્ડીંગ ગોઠવણીમાં એક સાથે મૂકવામાં આવે છે અને અમે આ ટૂલનો ઉપયોગ કરીએ છીએ ટૂલને એક અંદાજિત ભાગ મળ્યો છે જેને પિન કહેવામાં આવે છે અને જે ફ્લેટ ભાગ છે તેને શોલ્ડર કહે છે તેથી કે સાધન ફરે છે અને આમાં આ જોડાણ ત્યાં સુધી ડૂબી જાય છે જ્યાં સુધી આ ફ્લેટ ભાગ ટૂલની ટોચની સપાટી પર અડે નહીં તેથી આ ટૂલના પ્લેટફોર્મ અને જોબ સપાટી વચ્ચે ઘર્ષણ છે તેથી જ આ શબ્દ "ઘર્ષણ" વપરાય છે ઘર્ષણ ગરમીની પેઢીને મદદ કરે છે અને પિનની હિલચાલને કારણે પ્લાસ્ટિકની વિરૂપતા હોય છે તેથી તે એક બાજુથી સામગ્રી ને બીજી બાજુ ખસેડવામાં આવે છે તેથી તે પ્રારંભિક કામગીરી છે તેથી જ ત્યાં બીજું નામ છે અને ત્યાં સંબંધિત હિલચાલ છે તેથી જોડાવાનું સ્થાન લેવામાં આવ્યું છે તેથી જ્યારે સાધન આવે છે ત્યારે તે ત્યાં એક છિદ્ર છોડી દે છે તેથી આ પ્રક્રિયાનો ફાયદો જેમ મેં કહ્યું તેમ ત્યાં કોઈ ગલન નથી તે એક નક્કર જોડાવાની પ્રક્રિયા છે તેથી તમને ઘણા બધા ઉદ્યોગોને જાણો છે કે તેઓ આગળ આવે છે અને જો તમે આ બોર્ડ જોઈ શકતા હો તો જુદી જુદી એપ્લિકેશન માટે તમે જાણો છો તેનો ઉપયોગ તેઓ પહેલાથી જ શરૂ કરી દીધો છે vlcsnap 2019 04 26 23h34m40s051 તેથી આ એપલ જેવી એપ્લિકેશનો છે કમ્પ્યુટર જેણે ફ્રન્ટ ભાગ તેમજ પાછળના ભાગને ઘર્ષણ વેલડિંગ પ્રક્રિયા દ્વારા વેલ્ડ કર્યું છે અમને આ હાઇ સ્પીડ રેલ્વે કેરીઝનું ઉદાહરણ મળ્યું છે અમને સ્પેસ શટલ આહ નું ઉદાહરણ પણ મળ્યું છે પરંતુ આ બધા ઉદાહરણો જે આપણે જોઈએ છીએ તે ઉદ્યોગોમાંથી છે જે બહારના અને વિદેશના છે હજી સુધી કોઈ ભારતીય ઉદ્યોગ નથી જે આ પ્રક્રિયાનો ઉપયોગ કરે છે પરંતુ તાજેતરમાં ઇસરોના અધ્યક્ષ ડો સિવાન દ્વારા છેલ્લા ઉપગ્રહ પ્રક્ષેપણમાં જણાવ્યું હતું કે તેઓ આ પ્રક્રિયાનો મોટાપાયે ઉપયોગ કરી રહ્યા છે જેથી ત્યાં પેલોડમાં વધારો થઈ શકે હા આ પ્રક્રિયાનું સૌથી સુંદર ઉદાહરણ એ છે કે આ ઓટોમોબાઈલ ઉદ્યોગ કારણ કે ત્યાં આપણે હંમેશા આ હળવા વજન માટે વિચારવાની જરૂર છે તેથી હલકા વજનનો અર્થ એ છે કે પરિસ્થિતિ જુદી જુદી ભિન્ન સામગ્રી વેલ્ડીંગ માટે આવે છે vlcsnap 2019 04 26 23h35m49s266 આપણને એલ્યુમિનિયમ અને પછી સ્ટીલ જેવા અનેક ઉદાહરણો મળી આવ્યા છે અમને LAP માં એક જુદા જુદા કોમ્પોસાઈટ્સ મળ્યાં છે સંદર્ભ લો 47 તમારી પાસે મેગ્નેશિયમ અને પછી સ્ટીલ છે અમે આ HDPE નો ઉપયોગ પણ કર્યો છે કે જે ઉચ્ચ ઘનતા પોલિથિલિન તાંબુ અને એલ્યુમિનિયમ અને આ પાઇપ હોલ્ડિંગ સહિતના વિવિધ રૂપરેખાંકનો ધરાવે છે તેથી અમે આ બધી પ્રક્રિયાને ઉજાગર કરી છે પરંતુ પ્રત્યેક ઉદ્યોગ આ દિવસોમાં ઉદ્યોગ 4 0 તરફ ગુમ થયાની પાલન શોધી રહ્યો છે તેથી આ પાલન માટે મુખ્ય વસ્તુ એ છે કે તમે ઉલ્લેખ કર્યો છે કે સેન્સર સેન્સર આપણે સેન્સરના વિવિધ પ્રકારો જોડી શકીએ છીએ જે ડેટા ભેગો કરે છે અને પછી આપણે ડેટા પર કામ કરી શકીએ છીએ પરંતુ આવશ્યકરૂપે આ સંવેદકોની માહિતી અને તમારી પ્રક્રિયાને નિયંત્રિત કરવાની તમારી વિશ્લેષણાત્મક વિશ્લેષણોના આધારે અને તેથી ફિડબેક લૂપ અહીં ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી અમે આ ઓનલાઇન નિયંત્રણ ઓનલાઇન મોનિટરિંગના મોડ્યુલ સાથે આવ્યા છીએ અને પછી વિશ્લેષણ અને પછી દરેકને કલાઉડ દ્વારા નિયંત્રણમાં રાખવામાં આવે છે તેથી આ ખાસ પ્રકારના મશીન સેન્સરના બે પ્રકારો સાથે સંકળાયેલા છે એક ઇનબિલ્ટ કે નોડ સેન્સર છે તેથી નોડ સેન્સર કોર્સની માહિતીને અનુભવે છે કારણ કે જો વેલ્ડિંગ દરમિયાન કોઈ ખામી આવે છે તેથી તે બળની અવગણના પર પ્રતિબિંબિત થશે અને એ જ રીતે આ બળની માહિતી ક્લાઉડ પર મોકલવામાં આવે છે આપણે પાવર સેન્સર પણ મેળવ્યું છે શક્તિ સીધી છે અને શક્તિ જે તેને ખામી વિશે હિંમત સૂચવે છે અને માત્ર એ જ નહીં કે ખામીનો મૂળભૂત રીતે ખામીનો પ્રકાર અને ખામીની તીવ્રતાનો અર્થ પણ થાય છે તેથી ખામીની વિવિધ જાતોના આધારે અસર બદલાઈ જાય છે અને ખામીની તીવ્રતા માટેની અસર પણ બદલાઈ જાય છે તેથી અમે આ બધી માહિતી એકત્રિત કરી અને પછી અમે તેને ક્લાઉડ પર મોકલી દીધી ક્લાઉડમાં અમને નિર્ણય મળ્યો કે આ બોક્સ એન્જિન છે તેથી મૂળભૂત રીતે વિશ્લેષણો કલાઉડ પર કરવામાં આવે છે એનાંલિટિક્સ ક્લાઉડ પર કરવામાં આવે છે તમે એકદમ બરાબર છો અને તે પછી નિર્ણય પર આધારિત છે અને તે પછી જ્ બોકસની બહાર ક્લાઉડમાં જે લેવામાં આવે છે તે ત્યાં છે તેથી માહિતી એ છે કે માહિતી એ ક્લાઉડથી મશીન પર આવે છે તમે પરિમાણ બદલો છો પરિમાણનો અર્થ વેલ્ડીંગ પરિમાણ છે રોટેશનલ સ્પીડ અને લિનીયર સ્પીડ પણ જે એક અલગ કેસ છે મૂળભૂત રીતે આ સંપૂર્ણ પ્લે બેક ચક્રની સહાયથી કામની ચોકસાઈને નિયંત્રિત કરી શકાય છે અરે વાહ બરાબર કારણ કે કોઈપણ ઉત્પાદન પ્રક્રિયા માટે અથવા કોઈપણ જો તમે ઉત્પાદનના પ્રદર્શન અને ઉત્પાદનની ગુણવત્તાનો અભ્યાસ કરવા માંગતા હો તો તમારે હંમેશાં મશીન બરાબર કામગીરીનો અભ્યાસ કરવાની જરૂર છે તમે મહત્તમ પરિમાણ સુયોજિત કરી રહ્યાં હોવા છતાં તમે સાચી ગુણવત્તા મેળવવા માટે બંધાયેલા નથી પરંતુ આવશ્યકપણે તે તમને મળશે નહીં તેથી તમારે હંમેશાં વેલ્ડની ગુણવત્તા અથવા કોઈપણ પ્રક્રિયાના ઉત્પાદનને જોવાની જરૂર છે અને તે મુજબ તમે પરિમાણને બદલી શકો છો જેથી ઉત્પાદનમાં આવશ્યક રૂપે ફેરફાર થઇ શકે તેથી તે આ ઉદ્યોગ 4 0 નો સાર છે તેથી અમે તે અમલમાં મૂક્યું છે તે એક ફિક્શન ટુ વેલ્ડીંગ પ્રક્રિયાને ઉત્તેજિત કરે છે જે તમને ખબર છે કે અમે પણ તેના પર મોટા પ્રમાણમાં કામ કરી રહ્યા છીએ તેથી તે વિવિધ મશીનોને કલાઉડ સાથે જોડી શકાય છે તેથી એક મશીનનું જ્ઞાન પણ આ રીતે બીજા મશીન સાથે વહેંચી શકાય છે જે રીતે માનવી જેવું સોશ્યલ મીડિયા અને સમાજમાં સંપર્ક કરે છે અને તે શારીરિક રીતે ઉદ્યોગ 4 0 નો હેતુ છે આપણે જુદી જુદી પ્રક્રિયાઓ વચ્ચે કનેક્ટિવિટી રાખવાની જરૂર છે અરે વાહ કારણ કે જ્યારે તમે ઉદ્યોગ 4 0 બોલો છો ત્યારે તમે આવશ્યકપણે એમકેન કરી શકો છો કે આના વિવિધ પ્રકારનાં પ્રદર્શન તમે જાણો છો કે અમે કેવી રીતે અન્ય મશીન સાથે સંપર્ક કરીશું અને પુરવઠો પણ સાંકળ રેખા સપ્લાય ચેન તેનો અર્થ એ છે કે આ ક્રમમાં સામગ્રી કેવી રીતે આવી રહી છે અને બહાર નીકળી રહી છે તેનાથી સમાપ્ત થતા ઉત્પાદનમાં કાચા મટીરીયલ સપ્લાયનો સમાવેશ થાય છે તમારે એ વિચારવું જોઈએ કે જ્યારે તે સાયબર સિસ્ટમ સાથે જોડાયેલ હોય ત્યારે તે મને સાયબર સિસ્ટમો અને ભૌતિક પ્રણાલી સાથે કનેક્ટ કરશે અને તે આવશ્યકપણે ઉદ્યોગ 4 0 પ્રક્રિયા માટે ખૂબ જ સારા છે તેથી તમારો આભાર આપણે એક નજર કરી શકીએ છીએ હા હું મારા ડોક્ટરના એક વિદ્વાન શ્રી દેવાશિષ મિશ્રાને વિનંતી કરીશ તેથી દેવાશિષ મિશ્રા આ ઉદ્યોગ 4 0 પ્રક્રિયા વિશ્લેષણ પર કામ કરી રહ્યા છે તેથી તે શ્રી દેવાશિષ મિશ્રા છે તે ઝડપથી આ મશીન ચલાવશે અને અમે દર્શાવીએ છીએ કે વેલ્ડીંગ પ્રક્રિયા તે ખામી બતાવશે અને પછી તે સમયગાળા દરમિયાન તે ખામી કેવી રીતે દૂર થાય છે કારણ કે જ્યારે તમે જોડાવાની પ્રક્રિયા જુઓ તેનો અર્થ એ છે કે વિવિધ કમ્પોનન્ટ્સની એસેમ્બલી અને જે બીજી ઉત્પાદન તકનીકની પ્રક્રિયા હોઈ શકે તેથી ઓનલાઇન ધોરણે ગુણવત્તા ચકાસણી ખૂબ મહત્વપૂર્ણ છે અન્યથા તે આખી વસ્તુનો અસ્વીકાર થઈ શકે છે તેથી હું આમ કરીશ દેવાશીષ તમે કૃપા કરીને ઝડપથી મશીન ચાલુ કરી શકો છો અને પછી પ્રક્રિયા દર્શાવી શકો છો vlcsnap 2019 04 26 23h36m55s556 અને તે બતાવવા માંગે છે કૃપા કરીને બતાવો કે ખરાબ ગુણો કેવી રીતે બદલાશે અને સારા ગુણો સાથે કઈ રીતે બહાર આવશે vlcsnap 2019 04 26 23h39m09s088 તેથી મારી પાછળ તમે અહીં જે જુઓ છો તે એક સ્વદેશી ફ્રિકશન સ્ટિર વેલ્ડિંગ મશીન છે જે બે જુદી જુદી સામગ્રી પર ફ્રિકશન સ્ટીર વેલ્ડીંગ કરી શકે છે તેથી આ ખાસ મશીન રેખીય લીનીયર કામ કરવા માટે સક્ષમ છે તેનો અર્થ એ કે તે બે જુદા જુદા મટીરીયલ્સને એક સાથે રેખીય લીનીયર ફેશનમાં વેલ્ડ કરી શકે છે તેથી મારી સાથે શ્રી દેવાશિષ મિશ્રા છે જેઓ આ ચોક્કસ વિભાગમાં વિદ્વાન રહ્યા છે અને તેઓ તમને સમજાવવા જઈ રહ્યા છે કે આ વિશિષ્ટ મશીન કેવી રીતે કાર્ય કરે છે પરંતુ તે પહેલાં હું ફક્ત તમને જણાવી દઇશ કે અહીં આ ખાસ મશીન બતાવવાનો આખો હેતુ શું છે તેથી અમે સાયબર ફિઝિકલ સિસ્ટમ્સ અને ઔદ્યોગિક IoT વિશે અભ્યાસ કર્યો છે તેથી સાયબર ફીઝીકલ સિસ્ટમ્સ કેવી રીતે કાર્ય કરે છે તેનું આ એક સારું ઉદાહરણ છે તેથી જેમ કે મેં તમને પહેલા કહ્યું હતું કે ત્યાં એક સાયબર ઘટક છે અને આ ફીઝીકલ ઘટક છે જે એકસાથે કામ કરે છે તેથી અમારી પાસે જુદા જુદા સેન્સર છે જે મૂળભૂત રીતે જુદા જુદા પરિમાણો મોકલે છે કે જે શ્રી મિશ્રા ટૂંક સમયમાં સમજાવશે તેથી સેન્સર પરિમાણો લેવામાં આવશે અને પછી કેટલીક ગણતરીઓ જે કરવામાં આવી છે અને તે ગણતરીના આધારે થોડુક નિયંત્રણ મેળવે છે જે આ વિશિષ્ટ સીસ્ટમ પર પણ અમલમાં મૂકવામાં આવે છે તેથી સંવેદનાત્મક ઘટક કમ્પ્યુટિગ અને કંટ્રોલ એક સાથે હાથમાં કામ કરે છે આ રીતે આ ચોક્કસ સીસ્ટમ કાર્ય કરે છે આ એક સાયબર ફીઝીકલ પ્રણાલીની ક્રિયામાં એક ઉત્તમ ઉદાહરણ છે અને ઉદ્યોગ 4 0 ના ઔદ્યોગિક વાતાવરણ માટે આ સિસ્ટમો ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી શ્રી મિશ્રા કૃપા કરીને તમે આ વિશિષ્ટ મશીનની ઉપયોગીતા સમજાવી શકશો તેથી આ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ઉત્પાદિત છે અને તે ત્રણ અક્ષોનું ઘર્ષણ જગાડવા માટેનું વેલ્ડર છે તેથી જેમ તમે કહ્યું હતું કે તેમાં સમાન સામગ્રી સાથે ભિન્ન સામગ્રીમાં જોડાવાની ક્ષમતા છે તેમાં 200 આરપીએમની મહત્તમ રોટેશનલ સ્પીડ અને મહત્તમ 1000 પ્રતિ મિનિટ છે અને આ મશીન દ્વારા અમારી પાસે 10 કિલો ન્યૂટન 10 કિલો ન્યુટન ક્ષમતા ઇંચના ઇનબિલ્ટ સેલ છે તેથી આ આપણને દબાણ વિભાગ માટેની દિશા આપે છે તેમ જ ઉપયોગિતા આપે છે અને તે સિવાય આપણી પાસે સ્પીડ સેન્સર છે જે વેલ્ડીંગ કરતી મશીનની રોટેશનલ ગતિને સંવેદિત કરે છે અને તેને કવર કરે છે તેથી આ રોટેશનલ સ્પીડ અને મુસાફરીની ગતિ સિવાય અમારી પાસે પણ બે અલગ અલગ પરિમાણો છે અમે ત્યાં સુધીનો ખ્યાલ જો કે આ મશીનમાં અમે વાસ્તવિક સમયને નિયંત્રિત કરી શકતા નથી તેથી આ બધા સેન્સર્સ ક્યાં છે રીઅલ ટાઇમ મોનિટરિંગ અને આ પાથનો વિડિઓ નિયંત્રિત છે તેથી અમારી પાસે અહીં બે એલ્યુમિનિયમ પ્લેટો છે જે તેમની વચ્ચે કોઈ પણ પ્રકારની જગ્યા રાખ્યા વગર એકબીજાની નજીક રાખવામાં આવી છે અને આ તે ટૂલ છે કે જે આ બે સામગ્રીને વેલ્ડ કરવા માટે વપરાય છે તેથી અમારી પાસે બે સામગ્રી છે જે એલ્યુમિનિયમ છે અને આ વિશિષ્ટ ટૂલ એક સ્ટીલ ટૂલ છે અરે વાહ આ H1 ટૂલ છે જેની પાસે જે વર્કપીસના પરિમાણ મુજબ ઘડવામાં આવ્યું છે તેથી આ સામગ્રીની જાડાઈ 2 5 મીમી છે તેથી અમારી પાસે એક પિન છે જેની લંબાઈ 2 2 મીમી છે અને આ પિનનો વ્યાસ 5 મીમી છે અને અમારી પાસે આ 30 મીમી વ્યાસનો શોલ્ડર છે શું આપણે જોઈ શકીએ કે તે કેવી રીતે કાર્ય કરે છે ખરેખર આ GY છે તેથી હું આ મશીન પર સ્વિચ કરવા જઈ રહ્યો છું vlcsnap 2019 04 26 23h40m37s846 અને આ તે રિમોટ કંટ્રોલ પેનલ છે જેના માટે હું સેક્યુરીટી ચાલુ કરવા જઈશ પછી આ રીમોટ કંટ્રોલ છે આ છે તમે દૂરસ્થ કરી શકો છો મશીનને એક્સેસ કરો તમે મશીનને દૂરસ્થ પણ નિયંત્રિત કરી શકો છો તેથી અહીં શરૂઆતમાં અમે રોટેશનલ સ્પીડ અને પાવર ગતિને આ રીતે સેટ કરી છે કે તેઓ કંઇક મેળવવા માટે બંધાયેલા છે અહીં તમે જે જુઓ છો તે પરંપરાગત ઊભી મિલિંગ મશીન છે તમે જાણો છો તેમ મિલિંગ મશીનનો ઉપયોગ અમુક મેટલ ની શીટ્સને લીસું કરવા માટે થાય છે અને આ વિશેષરૂપે મીલીંગ મશીન એક એવી વસ્તુ છે જે વિવિધ તકનીકોની મદદથી ફ્રિકશન સ્ટિર વેલ્ડિંગ મશીનમાં રૂપાંતરિત થઈ છે કે જે શ્રી મહાથવા દ્વારા સમજાવવામાં આવશે જે આ ખાસ પ્રયોગશાળામાં પીએચડી વિદ્વાન છે તેથી શ્રી મહાથવા તમે કૃપા કરીને સમજાવી શકશો કે આ વિશેષ મશીન કેવી રીતે કાર્ય કરે છે vlcsnap 2019 04 26 23h41m53s194 આ ઊભી મેન્યુઅલ મીલિંગ મશીન છે અને આ મશીનને આ સ્પિન્ડલ ગતિની વિશાળ શ્રેણી મળી છે અને આ મશીનને વાઇડ મશીન અથવા ટેબલ પણ મળ્યું છે અને આ ટેબલ 600 કિલો સુધી વજન લઈ શકે છે અને સ્પિન્ડલ આરપીએમ 31 5 આરપીએમથી 1800 આરપીએમ સુધી હોઇ શકે છે અને તે જ સમયે આ ટેબલ x અક્ષો વાય અક્ષ ઝેડ અક્ષો સાથે આગળ વધી શકે છે પ્રતિ મિનીટ થી 1600 મિનિટ તેથી આની મદદથી સ્પિન્ડલની ગતિ અને તે દર ની ઝડપે અને તેની ઉચ્ચ વજન વહન કરવાની ક્ષમતા પ્રાપ્ત કરી શકાય છે આ મશીન સમાન અને વિભિન્ન સામગ્રીના ફ્રિકશન સ્ટિર વેલ્ડિંગ માટે ઉપયોગમાં લઈ શકાય છે અને અત્યાર સુધી અમે આ મશીનને મેન્યુઅલ FSW મશીન તરીકે રૂપાંતરિત કર્યું છે અને અમે એલ્યુમિનિયમ શીટ પર FSW કર્યું છે અને વિભિન્ન એલ્યુમિનિયમ શીટ પર પણ FSW કર્યું છે એલ્યુમિનિયમ શીટ અને વેલ્ડીંગ પ્રક્રિયાના નિરીક્ષણ માટે અમારી પાસે આ મશીનને સંબંધિત સમાન સેન્સર છે vlcsnap 2019 04 26 23h42m48s908 જેમ કે પેઝોઇલેક્ટ્રિક ડાયનામોમીટર આ સ્પિન્ડલ્સ સાથે સ્થાપિત કરવામાં આવ્યું છે વેલ્ડીંગની પ્રક્રિયા દરમિયાન પીઝોઇલેક્ટ્રિક ડાયનામોમીટરનો ઉપયોગ હલન ચલન પર બળપૂર્વક કરી શકાય છે અમે એક મોનિટર અને તે જ સમયે અમે અન્ય સેન્સર્સને પણ એકત્રિત કર્યા છે જેમ કે થર્મો બફર્સટો વીજળી આપવી અને હીટ ઇનપુટ અને પાવર સેન્સરનો ઉપયોગ કરીને આપણે આ મશીન દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી વીજળીની શક્તિને માપી શકીએ છીએ તેથી આ ડેટાની મદદથી જેમ કે સિંગલ ફ્લો સ્ટિર વેલ્ડિંગ હીટ ઇનપુટ અને ઇલેક્ટ્રિક પાથ અને ઇલેક્ટ્રિક પાથ આ મશીન ગુણવત્તાને આધારે મોનિટર કરી શકે છે એન નિયંત્રિત મશીન કંટ્રોલ મશીન નથી તેથી આ સંપૂર્ણ માહિતીનો ઉપયોગ વેલ્ડીંગ પિઝોઇલેક્ટ્રિક ડાયનામોમીટર ને ચાર્જ એમ્પ્લીફાયર સાથે જોડાણ કર્યા પછી અને આ પીઝોઇલેક્ટ્રિક ડાયનામોમીટરની અંદર થોડા પીઝોઇલેક્ટ્રિક સ્ફટિકો પછી છે જ્યારે પણ સ્પિન્ડલ કેટલાક પ્રકારના બળનો અનુભવ કરી રહી છે તે પિઝોઇલેક્ટ્રિક ક્રિસ્ટલ પર ઇલેક્ટ્રિક વોલ્ટ ઉત્પન્ન થઈ રહ્યો છે અને સેન્સરનો ઉપયોગ કરીને આપણી પાસે તે વોલ્ટેજ છે જે આપણા કમ્પ્યુટરનો ઉપયોગ કરીને રેકોર્ડ કરવામાં આવે છે